આપણે મેમરી વિષય ના છેલ્લા વ્યાખ્યાન પર છીએ આજે આપણુ ધ્યાન મેમરી સ્ટોરેજ માંથી યાદ કરવામાં કેટલી સફળતા મળી તેના સંદર્ભમાં નહીં આપણે મેમરી માંથી માહિતી મેળવવાના પ્રયાસમાં મળતી નિષ્ફળતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું લોકો શા માટે ભૂલી જાય છે તેઓ કેટલું ભૂલી જાય છે આના જેવા મુદ્દાઓ પર વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેમ અને કેટલા એ બધા પર ચર્ચા કરતા પહેલાં આપણે એક વાતને સમજીએ કે ભૂલી જવું એ એક સૌથી ઉપયોગી ગુણ છે જેનો તમે માનવ મેમરી સિસ્ટમ માટે કલ્પના કરી શકો છો અલબત્ત તેને જોવાની એક રીત હોઈ શકે છે જે સંદેશ લાંબા ગાળાની મેમરી માં સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે ચોક્કસ કારણોસર તમે તેને ફરીથી યાદ કરી શક્યા નથી જે ભૂલી જવા નું પરિણામ છે પરંતુ તેના સ્પષ્ટ ફાયદાઓ છે સૌથી મહત્વની બાબત એ છે કે ભાવનાત્મક પીડા અને દુખ સમય પસાર થયા પછી નરમ પડે છે તમે કહેવત સાંભળી હશે કે "સમય બધા જખમો ને મટાડી દે છે" તેથી ભાવનાત્મક પીડા ની તીવ્રતા ધીમે ધીમે નરમ થઈ જાય છે ભૂલી જવા થી ભૂતકાળના સ્મરણો પણ જતા રહે છે તેથી સત્ય કંઈક બીજું હતું અને તમે તેને કંઈક બીજું વર્ણવશો જે વાસ્તવિકતા થી સંપૂર્ણપણે અલગ છે પરંતુ આ બધી બાબતોને સ્વીકારી આપણે ભૂલી જવા નું મૂલ્ય સમજવું જોઈએ હવે મહત્વપૂર્ણ સુવિધાઓ ભૂલી જવા ની પ્રક્રિયા દરમિયાન કાં તો ફિલ્ટર કરવામાં આવે છે અને તેને સાચવવા માં આવે છે હમણાં આપણે એક હકીકત નો પણ સંદર્ભ લઈશું કે ઘણી વખત તમે અનૈચ્છિક રીતે ભૂલી જાઓ છો ઘણી વખત તમે કોઈ વસ્તુને ભૂલી જવા માંગો છો હવે જે બાબતો આપણા માટે અસંગત છે અથવા જે વિગતો ની આગાહી કરી શકાય છે તે કાં તો નાશ પામે છે અથવા તે એવી રીતે સંગ્રહિત કરવામાં આવે છે કે તે તેના મૂળ સ્વરૂપમાં સરળતાથી સુલભ ન હોય અને તેથી જ્યારે આપણે માહિતીને પુનપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે ચોક્કસ ભૂલ કરીએ છીએ જેને લોકો ભૂલી જવાયું છે કે તમે સફળતાપૂર્વક તે સમયે યાદ કરી શક્યા નહીં જે તમારે તે સમયે યાદ રાખવાનું હતું ત્યાં સિદ્ધાંતોની શ્રેણી છે જે સમજાવે છે કે લોકો કેમ ભૂલી જાય છે તો ચાલો આપણે પ્રબળ સિદ્ધાંતો વિશે વાત કરીએ જે ભૂલવાની પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન કરે છે પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત એ ડીકે થીયરી છે તમને યાદ છે આપણે વાત કરી હતી કે કન્સેપ્ટ માહિતીના નોડ્સ તરીકે યાદ કરવામાં આવે છે અને આ નોડ્સ માં નેટવર્ક છે હવે જ્યારે સમાન પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થાય છે ત્યારે સમાન માહિતી અને સમય તમને ફરીથી આપવામાં આવે છે પુનરાવર્તન સાથે મેમરી ના નિશાનો મજબૂત બને છે હવે કોઈ પરિસ્થિતિ નો વિચાર કરો જ્યારે તમે કંઇક શીખો છો તમે તેને યાદ રાખ્યું છે પરંતુ પછી તમને તેને પુનરાવર્તિત કરવાની તક મળી નથી તો પછી શું થશે રચાયેલા એસોસિએટીવ બોન્ડ નબળા બને છે અને સંભાવના વધુ છે કે તમે માહિતી ભૂલી જશો તેથી તે બધા કિસ્સાઓમાં જ્યાં એસોસિએટીવ બોન્ડ્સ સમય પસાર થવા સાથે નબળા બને છે તેથી આપણે સામાન્ય રીતે સમયની ચોક્કસ અવધિ પછી માહિતી ભૂલી જઈશું જેને ડીકે થીયરી કહેવામાં આવે છે અન્ય રસપ્રદ સિદ્ધાંત જે ભૂલી જવા ની સ્થિતી ને સમજાવે છે તે છે દખલ થીયરી હવે બે બાબતો જે ઓવરલેપ થાય છે તે દખલ કરે છે હવે દખલ બે પ્રકારના હોઈ શકે છે તમને યાદ છે જ્યારે આપણે સ્થાનાંતરણ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે તે સમયે અધ્યયન માં પણ આપણે કહ્યું હતું કે તેવી સંભાવના છે જે વસ્તુઓ છે અગાઉ નવા કાર્યને શીખવા માં દખલ કરી શકે છે આ એક સંભાવના છે અને અન્ય સંભાવના જ્યાં નવી શીખેલી વસ્તુ તમને વસ્તુઓ યોગ્ય રીતે કરવા માટે મંજૂરી આપતી નથી દખલ થીયરી ના કિસ્સામાં પણ આવી જ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે ત્યાં બે પ્રકારના હસ્તક્ષેપો પૂર્વવર્તી હોઈ શકે છે અથવા તે સક્રિય થઈ શકે છે હવે પૂર્વવર્તી હસ્તક્ષેપ એવી સ્થિતિ હશે જ્યાં નવી શીખેલી માહિતી અગાઉ સંગ્રહિત માહિતી ની પુનપ્રાપ્તિ અટકાવે છે તેનાથી વિપરીત સક્રિય હસ્તક્ષેપ હશે સક્રિય હસ્તક્ષેપ નો અર્થ એ કે અગાઉ શીખેલી માહિતી નવી શીખેલી માહિતીમાં દખલ કરે છે હવે દખલ થીયરી કહે છે કે દખલ એ સક્રિય અથવા પૂર્વવર્ધક છે પરંતુ હકીકત એ છે કે જે ઇચ્છિત માહિતી તમે યાદ કરવા માંગો છો તે માહિતી તમે યાદ કરી શકતા નથી કારણ કે જૂની અને નવી માહિતી વચ્ચેની આ સ્પર્ધાને કારણે તમે માહિતી ને યાદ કરવામાં ચોકસાઈની દ્રષ્ટિએ ભૂલ કરો છો અને તેથી તે એક ભૂલી જવા નો એપિસોડ છે ત્રીજી થીયરી કે જે જાણવાની સાથે તે પણ છે કે આપણે લાંબા ગાળે માહિતી કેવી રીતે સંગ્રહિત કરીએ છીએ આપણે ચર્ચા કરી છે કે લાંબા ગાળે એક મહત્વપૂર્ણ વ્યૂહરચના એ માહિતીને યોગ્ય સંકેત આપવાની છે સારું ફાઇલ નામ આપવું જે તમને ભવિષ્યમાં જ્યારે પણ તેને શોધવું હોય ત્યારે તમને મદદ કરશે અને શોધની પ્રક્રિયા ને સરળ બનાવશે હવે જો યોગ્ય સંકેત આપવામાં કોઈ સમસ્યા આવે તેથી અપૂરતા સંકેત ને કારણે તમે માહિતીને પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી તો આને સંકેત આશ્રિત ભૂલી જવું કહેવામાં આવે છે તમે પૂરતું ક્યૂ પૂરું પાડ્યું ન હતું અને આ અયોગ્યતાને કારણે તમે આ માહિતીને યાદ કરી શકતા નથી આ ક્યૂ આશ્રિત ભૂલી જવું છે તેથી આ ત્રીજી થીયરી છે જે સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે આપણે કેમ ભૂલી જઈએ છીએ આગળ ની ચોથી થિયરી છે સ્ટોરેજ સિસ્ટમની સંપૂર્ણ નિષ્ફળતા હવે આ સિદ્ધાંત માહિતી પ્રક્રિયાના અભિગમને જુએ છે સંવેદનાત્મક થી ટૂંકા ગાળા લાંબા ગાળા સુધી આ રીતે મેમરી કેવી રીતે ફરે છે અને લાંબા ગાળા માં કઈ રીતે માહિતી સંગ્રહિત થાય છે હવે કેટલી માહિતીને ધકેલી દેવામાં આવે છે અને તેમાંની કેટલી માહિતી ને ખરેખર જાળવી શકાય છે તે બાબત છે જેથી ક્યાંક તમે આ સિદ્ધાંત ની થોડા સાંકેતિક ક્રમમાં કલ્પના કરી શકો છો દાખલા તરીકે તમે બાહ્ય ડ્રાઇવ કોઈ સિસ્ટમ માં જોડી દીધી છે જેની ક્ષમતા TB ટેરા બાઇટ્સ ની છે હવે જ્યારે બાહ્ય ડ્રાઇવ ફક્ત 1 TB સુધી ની માહિતી સ્ટોર કરી શકે છે જ્યારે તમે કોઈ તબક્કે આ બધી જ ક્ષમતા નો ઉપયોગ કરવાની નજીક પહોંચો તો તે તમને સિગ્નલ આપવાનું શરૂ કરે છે કે હવે ફક્ત આટલી જ બાઇટ્સ ની માહિતી સંગ્રહિત કરી શકાશે છે તેથી સ્ટોરેજ સિસ્ટમ ની સંપૂર્ણ નિષ્ફળતા આની જેમ જ કાર્ય કરે છે હવે આપણે લાંબા ગાળાના સંગ્રહમાં ચર્ચા કરી હતી કે લાંબા ગાળા ની મેમરી ની ક્ષમતા જાણીતી નથી તે અસીમિત છે આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે વ્યક્તિગત મહત્વના આધારે અને અન્ય સુસંગત માહિતી ને આધારે મોટાભાગ ની વસ્તુઓ આપણી પાસે જળવાઈ રહે છે તેથી અમુક ચોક્કસ બાબતો કે જે આપણે જાણીએ છીએ કે તે આપણા માટે અત્યંત ઉપયોગી છે આપણે તેને હંમેશા યાદ કરી શકીશું આપણે હંમેશાં તેને રાખીશું અને તેને પાછું યાદ કરવાના સંદર્ભમાં આપણે ક્યારેય ભૂલ કરીશું નહીં જ્યારે અમુક માહિતી સમય પસાર થયા પછી નોંધપાત્ર ન હોઈ શકે દાખલા તરીકે તમે કવિતા ને યાદ કરી કારણ કે તે પરીક્ષા ના અપેક્ષિત પ્રશ્નોમાંથી એક હતું તમને ખબર છે કે આ માત્ર એક કવિતા છે જે ફક્ત તમને પરીક્ષામાં સફળતાપૂર્વક સ્કોર કરવાના હેતુ માટે યાદ કરવામાં આવી હતી અને તેથી તેને વધુ ભૂલી જવાની સંભાવના ઘણી વધારે છે પરીક્ષા ની તૈયારી માટે તમે તમારી નોટબુકમાંથી પ્રશ્નો યાદ કરો ત્યારે તમને શિક્ષકે લાલ ચિહ્ન ક્યાં મૂક્યુ હતું ક્યાં અલ્પવિરામ છે ક્યાં પેજ પર શું છે આમાંની મોટાભાગની વસ્તુઓ યાદ અમુક સમયગાળા માટે યાદ હોય છે પરંતુ લાંબા ગાળા માં તમને તેમાંથી કોઈ પણ વસ્તુ યાદ નહી રહે હવે તે સમજાવવા માટે આ તમામ સિદ્ધાંતો નો ઉપયોગ કરી શકાય છે ડીકે આ પ્રક્રિયા ને એક દૃષ્ટિકોણ થી સમજાવે છે સંકેત આશ્રિત ભૂલી જવું તેને અલગ દ્રષ્ટિકોણ થી સ્ટોરેજ સિસ્ટમ તેને જુદા દ્રષ્ટિકોણ થી સમજાવે છે અને દખલ થીયરી તેને જુદા દ્રષ્ટિકોણ થી સમજાવે છે આ બધા ચાર સિદ્ધાંતો સમજાવે છે કે લોકો કેમ ભૂલી જાય છે હવે ચાલો આપણે આ ઉદાહરણમાંથી સમજીએ હર્મન એબિન્હોસ પ્રથમ મનોવિજ્ઞાની હતા જેમણે ભુલવા પર પ્રયોગો કર્યા હતા તેઓએ નોનસેન્સ સિલેબલ નો ઉપયોગ કર્યો હતો લોકો તે સમયગાળા દરમિયાન કેટલું ભૂલી જાય છે તે જોવાનો પ્રયાસ કર્યો તેથી ભૂલી જવું એ ખરેખર પ્રાયોગિક દ્રષ્ટિ એ સમય ની સાથે મેમરી માં થતો ઘટાડો છે હવે આ વળાંક ને ભૂલી જવાના વળાંક તરીકે ઓળખવામાં આવે છે અને એબિન્હોસ આ વળાંક સાથે આગળ આવ્યા તેમણે Y અક્ષ પર તેને રીટેંશન રાખ્યુ અને X અક્ષ પર કેટલા દિવસો ની માહિતી સંગ્રહિત કરવામાં આવી હતી અથવા કેટલી માહિતી ખોવાઈ છે તે રાખ્યું આ અભ્યાસ માટે નોનસેન્સ સિલેબલ નો ઉપયોગ થયો હતો તેથી અર્થપૂર્ણતા પહેલાથી જ લેવામાં આવી હતી બધી વસ્તુઓ કે જે યાદ થવી જોઈતી હતી તેનો કોઈ અર્થ ન હતો તો એબિન્હોસ એ આ અભ્યાસ કર્યા પછી આ તારણો આપ્યા લગભગ ૨૦ મિનીટ પછી માનવીઓ એ 47 માહિતી ગુમાવી 1 કલાક પછી 53 માહિતી ગુમાવી 9 કલાક પછી 56 માહિતી ગુમાવી 1 દિવસ પછી 66 2 દિવસ પછી 72 7 દિવસ પછી 75 અને 1 મહિના પછી 79 માહિતી ગુમાવાય છે હવે જો તમે આ વળાંકને જોશો તો તમને એક રસપ્રદ ઘટના નો વિચાર આવશે પ્રથમ થોડીવારમાં નુકસાન વધારે છે અને ધીમે ધીમે તે સ્થિર થવાનું શરૂ થાય છે તો આ આપણને એક અનુભૂતિ આપે છે કે મનુષ્ય ના કિસ્સામાં પ્રારંભિક તબક્કા માં માહિતી જલ્દી થી ભુલાય છે અને આ નુકસાન ધીમે ધીમે સ્થિર થવાનું શરૂ થાય છે આની સાથે આપણે ભૂલી જવા ના સંદર્ભ માં જે કંઈ પણ શીખવાનું હતું તેનો અંત આવી ગયો છે એબિન્હોસ એ પણ સમજાવ્યું કે આપણે રીટેન્શન ની પ્રક્રિયામાં કેટલું બચાવીએ છીએ તેથી તેને રિલર્નિંગ કરવાની પદ્ધતિ અથવા બચત પદ્ધતિ કહેવામાં આવે છે તમે મૂળ અધ્યયન માં જે સમય લેશો તેને નવા અધ્યયન માં લેવાયેલા સમય માંથી બાદ કરી તેને મૂળ અધ્યયન માં લેવાયેલા સમય વિભાજિત કરી તેનો 100 દ્વારા ગુણાકાર કરીએ તેને એબિન્હોસ બચત પદ્ધતિ કહેવામાં આવે છે આ રીતે તમે ઘણો સમય બચાવી શકો છો જ્યારે આપણે એક્સ્ટેંશન વિશે વાત કરી રહ્યા હતા અને જ્યારે આપણે ત્યાં સ્વયંસ્ફુરિત પુનપ્રાપ્તિ નો સંદર્ભ આપેલો ત્યારે પણ આપણે શીખ્યું હતું કે એક વાર એક્સ્ટેંશન થઈ જાય ત્યારે સ્વયંભૂ પુનપ્રાપ્તિ ની પ્રક્રિયા ઝડપ થી થાય છે ભલે મૂળ માહિતી શીખવા ઘણા પ્રયત્નો કરવા પડે પરંતુ અનુગામી શિક્ષણ ઓછા પ્રયત્નો લે છે મેમરી માં પણ આવું જ છે અને તેથી આગળના તબક્કા માં લેવામાં આવતો સમય માહિતી ને પહેલી વાર યાદ રાખવા માટે લેવામાં આવેલા સમયથી અલગ છે તો ભૂલવા ની પ્રક્રિયા માં આ એબિન્હોસ નું યોગદાન છે આપણે અત્યાર સુધી મેમરી ની પ્રક્રિયા ને સમજવાનો પ્રયત્ન કર્યો આપણે ભૂલી ગયા ની પ્રક્રિયા ને સમજવાનો પ્રયાસ કર્યો અને આપણે હવે મેમરી નું અને સાથે સાથે ભૂલી જવા ના મહત્ત્વ ને પણ જોયું હવે યાદ કરવાની વ્યક્તિગત ક્ષમતા માં વધારો કઈ રીતે થાય વધુ સારી મેમરી માટે ટિપ્સ શું છે તો ચાલો આપણે તેની સંમિશ્રિત પણે ચર્ચા કરીએ તેના માટે ચાર વિકલ્પો વિશે વિચાર કરી શકાય છે તમે વધુ શીખો અથવા ત્રણ અન્ય તકનીકો નો ઉપયોગ કરો નેમોનિક્સ ની પદ્ધતિ લોકસ ની પદ્ધતિ અને નંબર પેગ તકનીકો તો હવે આપણે કરીશું તે પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ જે તમારી યાદશક્તિને વધારી શકે છે અને તમે તેનો પ્રયાસ કરી શકો છો ઓવર લર્નિંગ ની પ્રક્રિયાનો અર્થ એ છે કે તમે પ્રક્રિયા ને સતત શીખતાં જ રહો જ્યા સુધી આખી પ્રક્રિયા સ્વચાલિત થઈ જાય પરંતુ ઓવર લર્નિંગ ખૂબ કંટાળાજનક અભિગમ છે ચાલો આપણે અન્ય બુદ્ધિશાળી વિકલ્પો જોઈએ નેમોનિક્સ એ બીજી રસપ્રદ પદ્ધતિ છે નેમોનિક્સ યાદ રાખવાની સરળ રચનાઓ ને સાંકળીને મેમરી ને અને કાર્યને મદદ કરે છે નેમોનિક્સ ના શ્રેષ્ઠ ઉદાહરણો છંદો અને જિંગલ્સ છે હું એક રસપ્રદ અનુભવ તમારી સાથે શેર કરુ છું મારા વિદ્યાર્થીકાળમાં મારો એક તત્વજ્ઞાન વિષય નો મિત્ર હતો અને તે આખી પુસ્તક ને યાદ રાખી શકતો તે મોટા મોટા સિદ્ધાંતો ને કવિતાઓમાં બદલી ફક્ત આ કવિતાઓ ને યાદ કરતો કારણ કે તેને પહેલા થી બધી જ કવિતાઓ યાદ કરી લીધી હતી અને હવે મોટા સિદ્ધાંતો તે સંકેતોનો ઉપયોગ કરીને ફરીથી મેળવી શકાય છે જો કે કોઈ છંદો અને જિંગલ્સ મોટે ભાગે મૌખિક ન હોઇ શકે પરંતુ તમે છંદો દ્રશ્ય થી અને જોઈને યાદ કરી શકો છો આપણે એક ઉદાહરણ જોયું હતું જેમાં માતા તેના બાળકને ગીત ગાવાનું કેવી રીતે શીખવતી હતી અને તેનો પ્રસંગ તે કેવી રીતે યાદ કરે છે તો ચાલો આપણે એ જ વિડિયો ને ફરીથી ચલાવીએ અને જોઈએ કે બાળક કેવી રીતે તે કવિતાને શીખે અને યાદ કરવાનો પ્રયાસ કરે છે હવે આપણે બે પદ્ધતિઓ પર ચર્ચા કરી છે કાં તો તમે વધારે શીખો અથવા તમે પહેલાથી જ કોઈ કવિતાઓ અને જિંગલ્સ ને યાદ કરી અને નવી માહિતી ને જિંગલ્સ માં રૂપાંતરિત કરો જે જિંગલ્સ ની તમારી પાસે વધુ સારી મેમરી હશે ત્રીજી પદ્ધતિ જે માહિતી ને સ્ટોર કરવાની તમારી ક્ષમતા વધારે છે તે છે તે છે લોકસ ની પદ્ધતિ અહીં તમારી પાસે પહેલેથી જ યાદ રહેલી જગ્યા છે દાખલા તરીકે તમને તમારી કોલેજ કે તમારી સ્કૂલ ઓફિસ કે જેના વિષે તમને બધું જ યાદ છે તેથી તમારે ક્યાં ચાલવું કેવી રીતે આગળ વધવું કેવી રીતે કોરિડોર પર જવું એમ તમારી પાસે તે જગ્યા ની બધી જ માહિતી યાદ છે હવે તમારે નવી માહિતી સાથે તેને જોડી નવી માહિતી યાદ રાખવાની છે ઉદાહરણ તરીકે તમારી પાસે શબ્દોની સૂચિ છે કે જે તમારે યાદ રાખવાની છે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમે તેને તે જગ્યા સાથે જોડો જે તમને પહેલા થી યાદ છે હવે બિલ્ડિંગ માં અગ્રણી સ્થાનો દરવાજો કોરિડોર પ્રથમ દરવાજો ભૂરો દરવાજો છે તેની નીચેનો લીલો દરવાજો છે તેથી તમે ત્યાં માનસિક રીતે ચાલો અને ચાલની સાથે તમે આ શબ્દોને જગ્યા પર રાખતા રહો તેમની દ્રશ્ય છબીઓ સાથે તેની સાથે બધા શબ્દો જોડવાના છે તમે હમણાં જે જગ્યા થી ગયા બીજી વાર માનસિક રીતે ચાલ્યા આ પ્રક્રિયામાં જ્યારે તમે મુખ્ય દરવાજો જોશો ત્યારે તમને યાદ આવશે કે શબ્દ શું હતો ગ્રીન ગેટ બ્રાઉન ગેટ ડાબો વળાંક જમણો વળાંક જે પણ નોંધપાત્ર ચિહ્નો છે જે તમે જાણો છો તે તે માનસિક ચાલ પરના તે બધા નોંધપાત્ર ચિહ્નો હવે દિવાલ ની દ્રશ્ય છબી સાથે સંકળાયેલા છે અને તે તમને યાદ રાખવામાં ઘણી મદદ કરશે હકીકત માં જે વ્યક્તિ ના નામ પર શ્રેષ્ઠ મેમરી ક્ષમતા માટે ગિનિસ બુક રેકોર્ડ છે તે આ જ તકનીક નો ઉપયોગ કરે છે અને છેલ્લી પદ્ધતિ જેનો ઉપયોગ મેમરી ને વધારવા માટે કરી શકાય છે તેને નંબર પેગ તકનીક તરીકે ઓળખવામાં આવે છે આ એક રસપ્રદ તકનીક છે તમને માહિતી આપવામાં આવી છે અને આ બધી માહિતી ને તમારે સંખ્યા માં કન્વર્ટ કરવું પડશે તે સંખ્યાઓ ને પછી એક વાર્તાના રૂપમાં આગળ જોડાવાની છે અને પછી તમારે વાર્તા ને યાદ કરીને આખી માહિતી ને યાદ કરવાની છે તમારી સ્ક્રીન જુઓ અહી તમે એક હંસ જોશો અને આ માનસિક છબી 2 માં રૂપાંતરિત થઈ ગઈ છે તેથી તે જ રીતે બધા સ્વરૂપો જે તમારી મેમરી સિસ્ટમ માં તમારી પાસે પહેલેથી જ છે તમે તેમને સંખ્યા માં કન્વર્ટ કરી શકો છો હવે ચાલો એક ઉદાહરણ લઈએ હું તમને એક નંબર યાદ રાખવા માટે કહીશ જે 359924 છે આ તે સંખ્યા છે જેને તમારે યાદ રાખવાની છે યાદ કરો આપણે ચંકીન્ગ થી આ વસ્તુ કરેલી છે જ્યા આપણે નંબર અથવા માહિતી ના ત્રણ ભાગ અથવા ચાર ભાગમાં કરી ટૂંકા ગાળાના સંગ્રહ ની ક્ષમતા માં વધારો કર્યો હતો અત્યારે આપણે નંબર પેગ તકનીક વિશે વાત કરી રહ્યા છીએ અને આ આપવામાં આવેલ નંબર છે આપણે યાદ રાખવાનો છે હવે આ સંખ્યાને પેગ માં રૂપાંતરિત કરો અને પછી એક વાર્તા બનાવો તેથી 3 સાથે સંબંધિત શબ્દ હશે ટ્રી 5 સાથે સંબંધિત શબ્દ હશે હાઈવ 9 એ લાઈન 2 એ શુ 4 એ ડોર તેથી આ જોડકણાવાળા શબ્દો છે અને હવે તમે એક વાર્તા બનાવો છો હવે તમે આ છબી જુઓ 3 માટે અહી ટ્રી બનાવેલ છે જેના પર 5 માટે હાઈવ છે જેને 9 માટે લાઈન થી 2 માટે શુ ને વચ્ચે રાખી પછી 4 માટે ડોર સાથે જોડાય છે તો ચાલો હવે વાર્તા પર નજર કરીએ આપણને 359924 નંબર અપાયો હતો અહી એક ઝાડમાંથી મધપૂડામાંથી 2 મધમાખીઓ બે લાઈન બનાવી દરવાજા થી પ્રવેશી અને તે પછી જૂતા પર જાય છે અહી 9 બે વખત છે તેથી લાઈન બે છે તો આ રીતે નંબરો ને રૂપાંતરિત કરી તેને એક વાર્તા માં બદલાવી એક માનસિક છબી બનાવ્યા બાદ સંખ્યાને ઝડપથી યાદ કરી શકાય જેને નંબર પેગ તકનીક કહેવામાં આવે છે અને આ સાથે આપણે મેમરી વિષય પરની આપણી ચર્ચાને સમાપ્ત કરીએ અહી આપણે ત્રણ મેમરી સ્ટ્રક્ચર્સ સંવેદનાત્મક ટૂંકા ગાળા ની અને લાંબા ગાળા ની મેમરી વિષે વાત કરી લાંબા ગાળા ની મેમરી માં આપણે તેના વિવિધ બંધારણોને સમજવા માટે ઘણો સમય આપ્યો આપણે સીમેંટીક મેમરી એપિસોડિક મેમરી વિશે વાત કરી આપણે આઈવિટનેસ અને ફ્લેશબલ્બ એમ બે મહત્વપૂર્ણ પ્રકારની મેમરી પર ચર્ચા કરી અને તે પછી આપણે જીવન ના પ્રક્રિયાત્મક પાસા પર આવ્યા જેને પ્રક્રિયાગત અને ઘોષણાત્મક મેમરી માં વહેંચી શકાય છે જેને મેમરી ના સ્પષ્ટ અને અસ્પષ્ટ પાસાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાર બાદ આપણે ભૂલી જવાની વાત કરી હતી અને હવે આપણે છેવટે વ્યક્તિને મેમરી માં બુદ્ધિશાળી તકનીકો જેમ કે લોકસ ની પદ્ધતિ અને નંબર પેગ તકનીકો નો ઉપયોગ કરીને વધુ માહિતી સ્ટોર કરવાની એકંદર ક્ષમતા વધારવાની સંભવિત તકનીકો ને સમજવાની કોશિશ કરી જ્યારે આપણે આગળ મળશું ત્યારે આપણે એક નવા કન્સેપ્ટ લાગણી વિશે વાત કરીશું તેથી આપણે સંવેદના દ્રષ્ટિકોણ અધ્યયન મેમરી થી પ્રારંભ કરી અને આપણે મનુષ્ય ના સૌથી મહત્વપૂર્ણ લક્ષણોમાંના એક ની પાસે આવીશું કે જે માનવીય ભાવના અથવા લાગણી છે